રેખા સપાટી ક્ષેત્રફળ અને કાર્ટેઝીયન અને નળાકાર યામ પધ્ધતિમાં કદના ઘટકો આપણે અત્યાર સુધી નોંધ્યું છે કે ઇલેક્ટ્રિક ક્ષેત્ર માટે ગણતરી કરવાનું અથવા ચાર્જ પર બળ લાગતું હોય તેવી બાબતોની ગણતરી કરવાનું કામ આપણે કર્યું છે આ તમામ કામગીરી માટે આપણે પરિસ્થિતિઓના આધારે જુદી જુદી યામ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જરૂરી છે તેથી આ લેક્ચરમાં આપણે રેખા ઘટકો સપાટીના ઘટકો અને વોલ્યુમ ઘટકો માટેના ત્રણ યામ પદ્ધતિઓની સમીક્ષા કરવાની છે જેથી તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો હું તમારા માટે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમની સમીક્ષા કરીશ હું તમારા માટે નળાકાર કોઓર્ડિનેટ સિસ્ટમ અને છેવટે ગોળાકાર કોઓર્ડિનેટ સિસ્ટમ ની સમીક્ષા કરીશ આ બીજા છે જેનો મોટે ભાગે આપણે ઘણી સમસ્યાઓમાં ઉપયોગ કરીએ છીએ તેથી ચાલો આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમથી પ્રારંભ કરીએ જેમાં ઉગમ બિંદુ તેના દ્વારા આપવામાં આવે છે આ x y અને z યામ છે તેથી જો હું બિંદુ x y અને z આપું છું તો હું x દ્વારા x દિશામાં આગળ વધી રહ્યો છું y દ્વારા y દિશામાં અને પછી z દ્વારા z દિશામાં તેથી આ અંતર y હશે આ અંતર x હશે અને આ ઉંચાઇ z હશે આ યામ પદ્ધતિમાં લાઈન એલિમેન્ટ આ રીતે છે જ્યારે હું બિંદુ x y z થી નજીકના આગલા બિંદુ પર જાઉં છું ત્યારે તે બિંદુના યામ xdx ydy અને zdz બને છે તેથી રેખા ઘટક dl ને આ રીતે લખી શકાય dldx xdy ydz z હવે પછી હું સપાટીના ક્ષેત્રફળના ઘટકના અનુસંધાને વ્યવહાર કરું છું અને હું ઇચ્છું છું કે તમે સપાટીના ક્ષેત્રફળના સદિશ પ્રકૃતિવાળા વિવિધ આઇડીયા ધ્યાનમાં લો ખાસ કરીને જ્યારે આપણે ઇલેક્ટ્રિક ક્ષેત્રના ફ્લક્સની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે સપાટીના ક્ષેત્રફળનો ઉપયોગ સદિશ રાશિ તરીકે કર્યો છે તે ચોક્કસ યાદ રાખજો આવી જ રીતે જ્યારે આપણે ડાયવર્ઝન અને તેના જેવી બાબતો ને લગતી ગણતરી કરતા હતા અને જ્યારે તમે ડાયવર્જન્સ પ્રમેયનો ઉપયોગ કરેલો ત્યારે સપાટીના ક્ષેત્રફળને સદિશ રાશિ તરીકે લીધેલ તેથી કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં હું સપાટીના ક્ષેત્રફળને લંબરૂપ x દિશામાં સપાટીનું ક્ષેત્રફળ y દિશામાં સપાટીનું ક્ષેત્રફળ અને z દિશામાં સપાટીનું ક્ષેત્રફળ તરીકે સપાટીના ક્ષેત્રને ઓળખવા માંગુ છું પરંપરાગત ધારણા દ્વારા x દિશામાં સપાટીનું ક્ષેત્રફળ x અક્ષ માટે લંબરૂપ બનશે તેથી તે yz સમતલને સમાંતર છે અને આ અંતર dy છે આ અંતર dz છે હું સપાટી ક્ષેત્રફળ એલિમેન્ટ ds ને dy dz x તરીકે લખીશ dx એ x ને લંબ છે એ જ રીતે y દિશામાં ક્ષેત્રફળ ઘટક એ y અક્ષ માટે લંબરૂપ છે અને તેમાં x ઘટકની પહોળાઈ dx અને ઉંચાઇ dz હશે અને તેથી y દિશામાં સપાટી ક્ષેત્રફળ એલિમેન્ટ ds dx dz y ને અને z દિશામાં dsdx dy z લખવામાં આવે છે તો મેં અહીં સપાટી ક્ષેત્રફળ એલિમેન્ટને વ્યાખ્યાયિત કરેલા છે dsdydzx dsdxdzy dsdxdyz ત્રીજું હું તમારા માટે વોલ્યુમ ઘટક શોધીશ સ્વાભાવિક રીતે વોલ્યુમ એલિમેન્ટ કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં છે જે એક બોક્સ હશે અહીં એક dx dy dz સાઈઝનું નાનું બોક્સ છે તો કદ ઘટક dx dy dz બનશે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે x y અને z યુનિટ વેક્ટર છે અને આ જગ્યામાં નિશ્ચિત છે આ નિયત યુનિટ વેક્ટર છે તેઓ દિશા બદલી શકતા નથી અને તેનું મૂલ્ય સ્વાભાવિક છે કે 1 છે dVdx dy dz આગળ આપણે નળાકાર યામ પધ્ધતિને ધ્યાનમાં લઈએ અને નળાકાર સમપ્રમાણતા એટલે કે z અક્ષ વિશે સપ્રમાણતા છે ત્યારે આ ઉપયોગી છે જ્યારે આપણે તેની સાથે પરિસ્થિતિઓનો વ્યવહાર કરતા હોઈએ છીએ જ્યારે તમે z અક્ષની આસપાસ જાઓ ત્યારે તેની સાથે કંઈ બદલાતું નથી તેથી હું પ્રથમ એક યામ પધ્ધતિ બનાવું આ મારી મૂળ x y અને z યામ પધ્ધતિ છે નળાકાર કોઓર્ડિનેટ્સમાં હું ઉગમ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર માપવા માટે xy સમતલમાં આ બિંદુને સ્પષ્ટ કરું છું અને હવે આ S ને ધ્યાન પર લેવા જઈ રહ્યા છીએ હું ગ્રિફિથ્સના પુસ્તકમાં વપરાતા નોટેશનનો ઉપયોગ કરી રહ્યો છું પછી આપણે x અક્ષથી કોણ માપીએ છીએ જેને હું કહીશ અને પછી xy પ્લેન અથવા z કોઓર્ડિનેટથી ઉંચાઇ લઈએ જેને હું z કહીશ તેથી આ દ્વારા નિર્દિષ્ટ થયેલ છે દ્વારા નહીં હું જણાવું છું કે S અને Z દ્વારા નિર્દિષ્ટ થયેલ છે મારે સિસ્ટમને સ્પષ્ટ કરવા માટે ત્રણ કોઓર્ડિનેટ્સની જરૂર છે અને આપણે આ નામ S અને Z આપ્યા છે તમે તરત જ આ અને કાર્ટેઝીયન યામ પધ્ધતિ મુજબ sx2y2 છે અહીં tanϕyx છે અને આ સમીકરણોને ઉલટા કરવાથી હું xscosϕ અને yssinϕ લખી શકું છું ના યામ વચ્ચેનો સંબંધ જોઈ શકો છો sx2y2 tan ϕyx xscosϕ yssinϕ ચાલો હવે આપણે યુનિટ વેક્ટર્સ જોઈએ જો હું નળાકાર કોઓર્ડિનેટ્સમાં યુનિટ વેક્ટરને ધ્યાને લઉં તો આ ખૂણો છે આ અંતર S છે અને આ ઉંચાઇ z છે s દિશામાં યુનિટ વેક્ટર ઉગમ બિંદુથી દૂર તરફ નિર્દેશિત દિશામાં હશે સ્વાભાવિક રીતે તમે જોશો જો હું કોઈ બીજા પોઇન્ટ પર જાઉં તો તે આ છે તો તમે તરત કહેશો કે S યુનિટ વેક્ટરની દિશા બદલાઈ ગઈ છે તો તેથી આ S યુનિટ વેક્ટર ઉગમ બિંદુથી દૂર તરફ નિર્દેશ કરે છે અને તે જગ્યા બાબત નિશ્ચિત નથી તમે કયા બિંદુ પર છો તેના પર નિર્ભર છે પછી હું યુનિટ વેક્ટર ને વ્યાખ્યાયિત કરું છું જે X Y સમતલમાં S યુનિટ વેક્ટર માટે લંબ છે તેથી એ આ લાલ કલર વાળા એકમનો વેક્ટર છે જે હું તમને બતાવી રહ્યો છું અને આ પણ જગ્યામાં નિશ્ચિત નથી અને ત્રીજો એ Z યુનિટ વેક્ટર છે જે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ અવકાશમાં નિશ્ચિત છે એટલે કે S અવકાશમાં કોઈ જગ્યાએ ફિક્સ નથી અવકાશમાં કોઈ જગ્યાએ ફિક્સ નથી Z અવકાશમાં કોઈ જગ્યાએ ફિક્સ છે ડાયાગ્રામમાંથી તમે એ પણ જોઈ શકો છો કે S યુનિટ વેક્ટર એ cosϕ xsinϕ y લખી શકાય ϕ યુનિટ વેક્ટર એ sinϕ xcosϕ y છે અને z એ સ્વાભાવિક રીતે z છે scosϕ xsinϕ y ϕ sinϕ xcosϕ y zz જો હું આ બિંદુની વેક્ટરની સ્થિતિ બિંદુ S ϕ અને Z વેક્ટર બતાવવા માંગું છું તો તે S દિશામાં વેક્ટરનો સરવાળો બનશે અહીં પ્લસ Z છે તેથી વેક્ટર r ને rs sz z તરીકે આપવામાં આવશે તે બિંદુની સ્થિતિ છે ઉગમ બિંદુથી આ બિંદુ સુધી વેક્ટર છે ચાલો હવે નળાકાર કોઓર્ડિનેટ્સમાં લાઈન ઘટકો ક્ષેત્રફળ ઘટકો અને વોલ્યુમ ઘટકો જોઈએ તેથી જો હું બિંદુ S ϕ અને Z થી બીજા બિંદુ પર જઈ રહ્યો છું જે sds ϕdϕ zdz છે પછી લાઈન એલિમેન્ટ dl ને ભૌમિતિક રીતે જોઈએ તે કેવું દેખાય છે તેથી હું અહીં એક બિંદુ બનાવું છું જે S ϕ અને Z છે અને તે સ્થિતિ વેક્ટર r દ્વારા આપવામાં આવે છે જે rsszz છે આગળનું બિંદુ એ અહીં નજીકમાં છે જે sϕdϕ zdz છે તેથી પ્રાપ્ત થયેલ rdr જેને હું dl તરીકે લખી શકું છું તે sds sds zdz z ની બરાબર છે જે sssdsdsszdzdzz ની બરાબર થશે અને ડાબી બાજુ sszzdl થશે અહીં કેટલીક ચોક્કસ ટર્મ કેન્સલ થશે ss કેન્સલ થશે zz કેન્સલ થશે અને મને dl s ds ds s dz z મળશે નોંધો કે જો હું s દિશામાં ds જેટલો આગળ જતો હોઉં z દિશામાં dz જેટલો આગળ જતો હોઉં તો અહીં આ વધારાની ટર્મ છે rsszz rdrsdssds or sszzdlsssdsdsszdzdzz ચાલો જોઈએ ds શું છે ds યુનિટ વેક્ટર બદલાયું છે તો x y સમતલને જોઈએ આ મારું X છે આ મારું Y હતું અને આપણે જે કર્યું છે તે આ ds છે તે થોડો બદલાઈ ગયો છે આ દિશા ϕ માં નિર્દેશ કરતી હતી અને હવે તે ϕdϕ દિશા અને બદલાવ તરફ નિર્દેશ કરી રહી છે હું વાદળી કલર દ્વારા બતાવીશ કે આ યુનિટ વેક્ટર છે આ વેક્ટર યુનિટ વેક્ટર નથી આ વેક્ટર છે નોંધો કે આ પરિવર્તન દિશા ϕ માં છે તેથી અહીં dsdϕ ϕ થશે અને તેથી હું લાઈન એલિમેન્ટ dlsdssdϕϕdssdzz લખી શકું આ સીલીન્ડ્રીકલ કોર્ડીનેટસમાં લાઈન એલિમેન્ટ છે તે સંપૂર્ણ અર્થ આપે છે કારણ કે જો તમે ટર્મ થી ટર્મ જુઓ આ તે અંતર છે જે ϕ દિશામાં ખસેડવામાં આવે છે આ તે અંતર છે જે s દિશામાં ખસેડવામાં આવે છે આ અંતર z દિશામાં ખસેડવામાં આવ્યું છે હવે આગળ જોઇએ તો ક્ષેત્રફળ ઘટક પર ધ્યાન આપીએ જો હું નળાકાર કોઓર્ડિનેટ્સમાં ક્ષેત્ર ઘટક પર નજર કરું છું તો હું x y z ને s ના લંબરૂપ ક્ષેત્ર પર જોઈ રહ્યો છું ϕ ક્ષેત્રના લંબરૂપ ક્ષેત્ર પર જોઈ રહ્યો છું અને z ના લંબરૂપ ક્ષેત્ર પર જોઈ રહ્યો છું આ s છે તે યુનિટ વેક્ટર છે જો હું s પર લંબ ક્ષેત્ર જોઈ રહ્યો છું તો તમે જોઈ શકો છો કે એક ઘટક આ જેવા XY પ્લેનમાં હશે અને આ ક્ષેત્રનો બીજો ઘટક z દિશામાં હશે આ અંતર એટલું જ ચાલશે જેમકે આપણે હમણાં જs dϕ જોયું છે અને ઉંચાઇ dz છે તેથીϕ દિશામાં ક્ષેત્ર ઘટક dss dz dϕ s હશે તમે આને અંતર વર્ગ યુનિટ તરીકે જોઈ શકો છો હવે ϕ વિશે કઈ દિશામાં વિચારીશું હું એક ઘટક લઈ જે z દિશામાં છે અને ϕદિશાની કાટખૂણે છે તે આ ϕ દિશામાંનું ક્ષેત્ર છે આ અંતરની લંબાઈ એ ds હશે અને ઉંચાઇ dz છે અને તેથી dsds dz ϕ જે ϕ દિશામાં હશે

અને હું જો z પર લંબરૂપ ક્ષેત્રનું ઘટક શોધી રહ્યો છું તો તે dssds dϕ z થશે તે z દિશામાં છે તમે આને ઝડપથી અનુમોદન આપી શકો છો આ એકમ વર્તુળ છે તેનો અર્થ એ કે ત્રિજ્યા 1 છે અથવા તમે ત્રિજ્યાને r પણ લઈ શકો છો તે પછી એરિયા 0Rsds02πdϕ2πs22|0RπR2 થશે જો હું તે બાજુના નળાકાર સપાટી ક્ષેત્રની આ બાજુનું ક્ષેત્ર શોધી રહ્યો છું તો તમે જોઈ શકો છો કે આ વિસ્તાર S દિશામાં છે અને જો મારે મેગ્નીટ્યૂડ ગણવું હોય તો એરિયા RdzdϕRh 2π2πRh થશે જે એક પરિચિત પરિણામ છે

2π2πRh ત્રીજું ચાલો નળાકાર કોઓર્ડિનેટ્સમાં વોલ્યુમ એલિમેન્ટ જોઈએ હું તેને ઘણી જુદી જુદી રીતે જોઈ શકું છું વોલ્યુમ ઘટક એ ક્ષેત્રફળ x ઉંચાઇ છે તેથી હું મારો કોઈ પણ વિસ્તાર પસંદ કરી શકું છું ધારો કે હું આ વિસ્તારને z દિશામાં લઈશ આ ક્ષેત્ર જે આપણે હમણાં જ જોયું છે તે s ds dϕ છે અને વોલ્યુમ એલિમેન્ટ dz છે તેથી હું અહીં dz સાથે ગુણાકાર કરું છું આ વોલ્યુમ એલિમેન્ટ છે તમે બીજા એરિયા બનાવી જોઈ શકો છો કે આ સાચું છે તેથી વોલ્યુમ એલિમેન્ટ dVs ds dϕ dz છે